નમસ્કાર તેથી છેલ્લા વર્ગમાં આપણે સ્ટેટ ડાયાગ્રામ વિશે ચર્ચા કરી રહ્યા હતા આજે આપણે સ્ટેટ ટ્રાન્ઝિશન મેટ્રિક્સ વિશે ચર્ચા કરીશું તો ચાલો આજના સેશન ની ચર્ચા શરૂ કરીએ તેથી સ્ટેટ ટ્રાન્ઝિશન મેટ્રિક્સમાં જતા પહેલા ચાલો પહેલા સમજીએ કે તમે સ્ટેટ ડાયાગ્રામ માંથી સ્ટેટ અને આઉટપુટ સમીકરણો કેવી રીતે બનાવશો હવે તમે જાણતા જ હશો કે સ્ટેટ સમીકરણ અને આઉટપુટ સમીકરણો સીધા મેળવી શકાય છે તેથી સ્ટેટ ડાયાગ્રામની મદદથી આપણે સ્ટેટ સમીકરણ અને આઉટપુટ સમીકરણ જાણી શકીએ છીએ જે આપણે અગાઉના વ્યાખ્યાનોમાં ચર્ચા કરી છે તેથી આપણે આજે જોઇશું કે સ્ટેટ ડાયાગ્રામ ની મદદથી સ્ટેટ સમીકરણ અથવા આઉટપુટ સમીકરણો કેવી રીતે મેળવી શકાય છે તે માટે આપણે સિગ્નલ ફ્લો ગ્રાફ ગેઇન ફોર્મ્યુલા નો ઉપયોગ કરીએ છીએ અને સ્ટેટ અને આઉટપુટ સમીકરણો શોધી કાઢીએ છીએ તો સ્ટેટ સમીકરણ શું છે ચાલો આપણે પાછલા વ્યાખ્યાનોમાં જે ચર્ચા કરી હતી તે ફરી યાદ કરીએ તેથી સ્ટેટ સમીકરણ એ dxdtaxtbrt છે પછી આઉટપુટ સમીકરણ આઉટપુટ સમીકરણ એ ytcxtdrt તરીકે લખી શકાય છે હવે x એ સ્ટેટ વેરિયબલ છે r એ ઇનપુટ છે y એ આઉટપુટ છે અને abc અને d એ કોન્સટન્ટ કોફીસ્યંટસ છે તેથી આ રીતે તમે સ્ટેટ અને આઉટપુટ સમીકરણને વ્યાખ્યાયિત કરી શકો છો હવે સ્ટેટ ડાયાગ્રામમાંથી સ્ટેટ અને આઉટપુટ સમીકરણો મેળવવાની પ્રક્રિયા શોધવાનો પ્રયાસ કરીએ તેથી સ્ટેટ ડાયાગ્રામમાં તમે જોયું કે ત્યાં ગેઇનસ ઉપરાંત ઇનિશિયલ સ્ટેટ અને ઇન્ટિગ્રેટર બ્રાંચીસ છે જે આપણે એક નોડથી બીજા નોડ સાથે જોડીએ છીએ તેથી જ્યારે આપણે સ્ટેટ ડાયાગ્રામ માંથી સ્ટેટ અને આઉટપુટ સમીકરણ મેળવીએ ત્યારે આપણે પ્રથમ ઇનિશિયલ સ્ટેટ્સ ને કાઢી નાખીશું જે આપણે કહીએ છીએ કે સમય t એ 0 ની બરાબર છે અથવા અન્ય કોઈ સમય હોઈ શકે છે કહો કે t0 ઇનિશિયલ સ્ટેટ્સ શું છે આપણે સ્ટેટ ડાયાગ્રામમાંથી તે ઇનિશિયલ સ્ટેટને દૂર કરીશું આપણે સ્ટેટ ડાયાગ્રામમાંથી ઇન્ટિગ્રેટર બ્રાંચીસ ને પણ દૂર કરીશું જેનો ગેઇન s 1 તરીકે છે આપણે તેને કેમ દૂર કરીએ છીએ કારણ કે સ્ટેટ અને આઉટપુટ સમીકરણોમાં લાપ્લાસ ઓપરેટર શામેલ નથી કે જે s છે અથવા ઇનિશિયલ સ્ટેટ છે તો તેથી જ આપણે આપણા સ્ટેટ ડાયાગ્રામમાંથી આ બંને ઘટકોને દૂર કરીએ છીએ હવે સ્ટેટ સમીકરણ માટે આપણે નોડ્સ શોધીએ છીએ જે સ્ટેટ વેરિયબલના ડેરિવેટિવ્ઝ ને આઉટપુટ નોડ્સ તરીકે રજૂ કરે છે તેથી આ સ્ટેટ સમીકરણની ડાબી બાજુ બનશે અને પછી આઉટપુટ y પણ આઉટપુટ સમીકરણમાં ઓળખી શકાશે આપણે y ને પ્રસ્તુત કરીશું જે સ્ટેટ ડાયાગ્રામમાં સામાન્ય રીતે આઉટપુટ નોડ વેરિયેબલ છે હવે આગળ આપણે સ્ટેટ ડાયાગ્રામ પર ઇનપુટ વેરીયબલ તરીકે સ્ટેટ વેરિયબલ અને ઇનપુટ્સની ઓળખ કરીશું અને આ વેરિયબલ સ્ટેટની તેમજ આઉટપુટ સમીકરણો પર જમણી બાજુ મળી આવે છે અને પછી આપણે આખરે સ્ટેટ ડાયાગ્રામ પર સિગ્નલ ફ્લો ગ્રાફ ગેઇન ફોર્મ્યુલા લાગુ કરીએ છીએ ચાલો આપણે એક ઉદાહરણ લઈએ જેથી આપણે સ્ટેટ ડાયાગ્રામની મદદથી સ્ટેટ અને આઉટપુટ સમીકરણ કેવી રીતે શોધી શકીએ તે સમજી શકીએ ચાલો જોઈએ કે આ સ્ટેટ ડાયાગ્રામ છે જ્યાં આપણે ઇનિશિયલ સ્ટેટ્સ તેમજ 1s જે ઇન્ટિગ્રેટર સેકશન છે તેને દૂર કરી દીધુ છે તેથી આપણા પાસે માત્ર ગેઇન અને સ્ટેટ બાકી છે તેથી જો તમે અહીં જુઓ કે r ઇનપુટ છે જે સ્ટેટમાં જઈ રહ્યું છે ચાલો કહીએ કે આ સ્ટેટ ડાયાગ્રામમાં x2 આપવામાં આવેલ છે x1 એ y સાથે જોડાયેલ છે તેથી અહીંથી તમે સીધા જ કહી શકો છો કે yx1 તેથી આ તમને આઉટપુટ સમીકરણ આપશે હવે ચાલો સ્ટેટ સમીકરણ શોધવાનો પ્રયત્ન કરીએ તેથી જ્યારે તમે આ નોડ x2x1dx1dt જુઓ છો આપણને dx1dtx2t તરીકે એક સમીકરણ મળે છે પછીનો નોડ આપણી પાસે છે dx2dt 2x1t 3x2tr તેથી આ રીતે તમે સ્ટેટ ડાયાગ્રામમાંથી સ્ટેટ સમીકરણ મેળવશો આઉટપુટ સમીકરણ આપણે પહેલેથી જ જોયું છે જે yx1 છે તેથી તમે આ રીતે સ્ટેટ અને આઉટપુટ સમીકરણોને કમ્પાઇલ કરશો હવે ચાલો સ્ટેટ ટ્રાન્ઝિશન મેટ્રિક્સ વિશે જોઇએ સ્ટેટ ટ્રાન્ઝિશન મેટ્રિક્સ શું છે તો અહીંની પાછલી સ્લાઈડમાં આપણે જોયું કે લીનીઅર ટાઇમ ઇન્વેરીયન્ટ સિસ્ટમ નાં સ્ટેટ સમીકરણો આ સ્વરૂપમાં વ્યક્ત થાય છે તેથી dxdtAxtBut હવે આગળનું પગલું એ આ સમીકરણનું સોલ્યુશન શોધવાનું છે ચાલો માની લો કે ત્યાં ઇનિશિયલ સ્ટેટ વેક્ટર એ xt0 છે ઇનપુટ વેક્ટર t ≥0 માટે utછે હવે જો તમે આ સમીકરણ જુઓ તો ઉપરોક્ત સમીકરણની જમણી બાજુ એ સ્ટેટ સમીકરણના હોમોજીનીયસ ભાગ તરીકે ઓળખાય છે અને આગામી ટર્મ ફોર્સિંગ ફંકશન કે જે uછે હવે જો તમે તે સમય માટે ધારો કે તે ut0 છે તો આપણી પાસે હોમોજીનીયસ સમીકરણ છે તેથી હોમોજીનીયસ સમીકરણ સિવાય બીજું કઇ નહી પણ dxdtAxt છે હવે ચાલો ધારી લઈએ કે ત્યાં મેટ્રિક્સ t છે જે n × n મેટ્રિક્સ છે અને તે સ્ટેટ ટ્રાન્ઝિશન મેટ્રિક્સ દર્શાવે છે તેથી તે કિસ્સામાં જો તે સ્ટેટ ટ્રાન્ઝિશન મેટ્રિક્સ છે તો તેને નીચેના સમીકરણો સંતોષવા જોઈએ તે dφdtAφt છે હવે જો x ઇનિશિયલ સ્ટેટને t0 પર સૂચવે છે તો t ને મેટ્રિક્સ સમીકરણ દ્વારા પણ વ્યાખ્યાયિત કરવામાં આવે છે અને તમે લખી શકો છો xtφtx0 તેથી સ્ટેટ ટ્રાન્ઝિશન મેટ્રિક્સ બીજું કંઈ નથી પરંતુ મેટ્રિક્સ જે કોઈપણ સ્ટેટના સમય t0 થી કોઈ પણ સ્ટેટના સમય t સાથે કોર્રીલેટ્સ છે તેથી આ સમીકરણ જે તમને xtφtx0 મળ્યું છે તે હોમોજીનીયસ સમીકરણનું સોલ્યુશન છે હવે આપણે અન્ય પેરમીટર્સ નાં ટર્મસમાં t નું મૂલ્ય શોધવાની જરૂર છે જે આપણી પાસે A B અને x છે તેથી આપણે શું કરીશું t નું મૂલ્ય આ સમીકરણની બંને બાજુએ લાપ્લાસ ટ્રાન્સફોર્મ લઈને નક્કી કરી શકાય છે કે જે આપણને મળેલું હોમોજીનીયસ સમીકરણ છે જે dxdtAxt છે તેથી જ્યારે તમે બંને બાજુ લાપ્લાસ ટ્રાન્સફોર્મ લો છો ત્યારે તમે શું લખી શકો છો આ બાજુ માટે તમે લખી શકો છો sXs x0AXs હવે જો તમે ટર્મ્સ ને ફરીથી ગોઠવો તો તમે સરળતાથી લખી શકો છો XssI A 1x0 તેથી આ તે છે જેમાં તમને Xs ની કિંમત મળે છે હવે જો તમે જુઓ કે આપણે આ મેટ્રિક્સનું ઇન્વર્સ લઈ રહ્યા છીએ જે sI A છે તેથી અગત્યનો ગુણધર્મ જે આપણે અહીં ધારી લેવો જોઈએ તે એ છે કે મેટ્રિક્સ sI A નોનસિંગ્યુલર છે જેનો મતલબ કે આ ચોક્કસ મેટ્રિક્સનો ડીટરમિન્ટ એ 0 ની બરાબર નથી હવે ચાલો આપણે બંને બાજુએ ઇન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મ લઈએ xtL 1sI A 1x0t≥0 હવે તમે આ આપણા ઇનિશિયલ સમીકરણ સાથે સરખામણી કરી શકો છો જે આપણે સ્ટેટ ટ્રાન્ઝિશન મેટ્રિક્સના રુપમા શોધી કાઢયું હતું જે xt છે જે કોઇપણ સમય t એ સ્ટેટ છે જે સ્ટેટ ટ્રાન્ઝિશન મેટ્રિક્સની સહાયથી ઇનિશિયલ સ્ટેટ સાથે સંબંધિત છે તેથી જ્યારે તમે બંનેની તુલના કરો ત્યારે તમે સરળતાથી સ્ટેટ ટ્રાન્ઝિશન મેટ્રિક્સનું મૂલ્ય મેળવી શકો છો tL 1sI A 1 હવે સ્ટેટ ટ્રાન્ઝિશન મેટ્રિક્સનું શું મહત્વ છે જેમ કે સ્ટેટ ટ્રાન્ઝિશન મેટ્રિક્સ એ હોમોજીનીયસ સ્ટેટ સમીકરણ ને સંતોષે છે તે સિસ્ટમનો ફ્રી રિસ્પોન્સ રજૂ કરે છે ફ્રી રિસ્પોન્સ નો અર્થ એ છે કે રિસ્પોન્સ કે જે ઇનિશિયલ કંડિશન દ્વારા એક્સાઇટેડ થાય છે જે ફક્ત ફોર્સિંગ ફંક્શન રાખે છે જે u0 છે હવે અગાઉના સમીકરણનો દૃષ્ટિકોણ જે આપણે હમણા પહેલાની સ્લાઇડમાં જોયું છે સ્ટેટ ટ્રાન્ઝિશન મેટ્રિક્સ ફક્ત મેટ્રિક્સ A પર આધારીત છે તેથી જો તમે આ જુઓ તો સ્ટેટ ટ્રાન્ઝિશન મેટ્રિક્સ એ મેટ્રિક્સ A પર આધારીત છે તેથી જ તેને કેટલીકવાર A ના સ્ટેટ ટ્રાન્ઝિશન મેટ્રિક્સ તરીકે સંદર્ભિત કરવામાં આવે છે હવે જેવી રીતે નામ લાગુ થાય છે તમે સ્ટેટ ટ્રાન્ઝિશન મેટ્રિક્સ જુઓ તેથી સ્ટેટ ટ્રાન્ઝિશન મેટ્રિક્સ એ જ્યારે ઇનપુટ્સ શૂન્ય હોય ત્યારે સ્ટેટના ઇનિશિયલ સમય t બરાબર 0 થી કોઇ પણ સમય t માટે ટ્રાન્ઝિશનને સંપૂર્ણ રીતે વ્યાખ્યાયિત કરે છે તેથી આ સ્ટેટ ટ્રાન્ઝિશન મેટ્રિક્સનો સૌથી અગત્યનો ગુણધર્મ છે કારણ કે આની મદદથી આપણે આપેલ ઇનિશિયલ સ્ટેટ જે t બરાબર 0 સમયે સ્ટેટ છે તેમાં આપેલ કોઈપણ સમય t એ x નું મૂલ્ય સંપૂર્ણપણે શોધી શકીએ છીએ હવે ચાલો સ્ટેટ ટ્રાન્ઝિશન સમીકરણ વિશે ચર્ચા કરીએ તેથી સ્ટેટ ટ્રાન્ઝિશન સમીકરણ એ લીનીઅર હોમોજીનીયસ સ્ટેટ સમીકરણ ના ઉકેલ તરીકે વ્યાખ્યાયિત થયેલ છે તેથી જે સમીકરણ આપણી પાસે લીનીઅર ટાઇમ ઇન્વેરીયંટ છે તે dxdtAxtBut છે આ આપણી પાસે સ્ટેટ સમીકરણ છે હવે ઉપરના સમીકરણને કા તો લીનીઅર ડીફરન્સીયલ સમીકરણને હલ કરવાની કલાસીકલ પદ્ધતિ નો ઉપયોગ કરીને ઉકેલી શકાય છે અથવા આપણે લાપ્લાસ ટ્રાન્સફોર્મનો ઉપયોગ કરી શકીએ છીએ તેથી જો આપણે લાપ્લાસ ટ્રાન્સફોર્મ નો ઉપયોગ કરીએ છીએ તો ઉપરોક્ત સમીકરણને તમે લાપ્લાસ ડોમેન મા sXs x0AXsBUs તરીકે લખી શકો છો તેથી x એ ઇનિશ્યલ સ્ટેટ વેક્ટર ને t0 પર મૂલ્યાંકન સૂચવે છે હવે જો તમે Xs માટે આ સમીકરણ હલ કરો તો તમને શું મળે છે તમે મેળવશો XssI A 1x0 1BUs હવે તમે આ સમીકરણમાંથી બંને બાજુએ ઇન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મ લેઇને તેની સહાયથી સ્ટેટ ટ્રાન્ઝિશન સમીકરણ મેળવી શકો છો તેથી અહીં હવે તમને કિંમત મળશે xtL 1sI A 1x0L 1sI A 1BUs φtx00tt τBudτt≥0 તેથી આ ટર્મ તમને તે ટર્મ ઉપરાંત મળી છે જે આપણે હોમોજીનીયસ આઉટપુટ સિસ્ટમના હોમોજીનીયસ રિસ્પોન્સ ના કિસ્સામાં જોયું છે કારણ કે હવે તમે સિસ્ટમમાં ફોર્સિંગ ફંકશન ઉમેર્યું છે તેથી તમે હવે શું લખી શકો છો તમે સ્ટેટ ટ્રાન્ઝિશન મેટ્રિક્સ સિવાય આ ટર્મમાં બીજું કશું જ મેળવશો નહીં અને પછી તમને x એ સમય t બરાબર 0 એ મળશે તેથી તમને tx0 વત્તા આ કોમ્પોનન્ટ નું ઇન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મ મળશે તેથી આપણે ઇન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મના મૂળભૂત થીયરમ નો ઉપયોગ કરીશું તમે તેને 0tt τBudτt≥0 લખી શકો છો તેથી આ તે છે જે તમને સ્ટેટ ટ્રાન્ઝિશન સમીકરણ મળ્યું તે આઉટપુટ xt છે જ્યારે તમારી પાસે સિસ્ટમમાં ફોર્સિંગ ફંકશન હોય હવે આ તે છે જે આપણે વ્યાખ્યાયિત કર્યું છે જ્યારે પ્રારંભિક સમય t બરાબર 0 પર વ્યાખ્યાયિત છે હવે જો પ્રારંભિક સમય કહો કે કોઈ અન્ય સમય t0છે તેને અનુરૂપ ઇનિશિયલ સ્ટેટ હવે x બની જશે અને આપણે માની લઈશું કે ત્યાં કોઈ ઇનપુટ છે જે u છે જે 0 થી વધારે કોઈપણ સમય t પર લાગુ પડે છે તેથી જો તમે પહેલાંના સમીકરણમાં tt0મૂકો અને સરળ બનાવશો તો તમે હવે મેળવશો xφt t0xt00tt τBudτt≥t0 હવે એકવાર સ્ટેટ ટ્રાન્ઝિશન સમીકરણ નક્કી થઈ જાય પછી આઉટપુટ વેક્ટર તમે ઇનિશિયલ સ્ટેટ અને ઇનપુટ વેક્ટરના ફંકશન તરીકે આઉટપુટ સમીકરણમાં સરળતાથી x ને બદલીને વ્યક્ત કરી શકો છો તેથી આઉટપુટ સમીકરણ શું છે આપણી પાસે ytCxtDut તરીકે આઉટપુટ સમીકરણ છે તમને જે આઉટપુટ મળશે તે છે yCφt t0xt00tCφt τBudτDutt≥t0 તેથી આ તે છે જે આપણને સિસ્ટમ માટેનું આઉટપુટ સમીકરણ મળે છે જ્યા ઇનપુટ ઉપલબ્ધ છે હવે ચાલો એક ઉદાહરણ લઈએ અને પહેલા સ્ટેટ ટ્રાન્ઝિશન મેટ્રિક્સ શોધવાનો પ્રયત્ન કરીએ તો ચાલો આપણે સ્ટેટ સમીકરણને ધ્યાનમાં લઈએ કહો કે તેથી જ્યારે તમે આની તુલના કરો છો ત્યારે તમને મળશે તેથી હવે આપણને આપેલ પ્રશ્નમાં ગુણાંક મેટ્રિકસ મળે છે તે t≥0 માટે u1 આપેલ છે તેથી જ આ 1 છે તેથી હવે આપણે પહેલા સ્ટેટ ટ્રાન્ઝિશન મેટ્રિક્સ શોધવાની જરૂર છે તેથી સ્ટેટ ટ્રાન્ઝિશન મેટ્રિક્સ શું હશે ચાલો પહેલા આપણે sI A ની કિંમત શોધવા માટે પ્રયાસ કરીએ નો ઇન્વર્સ મેટ્રિક્સ છે હવે સ્ટેટ ટ્રાન્ઝિશન મેટ્રિક્સ તમે આનું ઇન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મ મેળવીને શોધી શકો છો તેથી જ્યારે તમે ઇન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મ લો ત્યારે તમને મળશે તેથી આ સરળતાથી તમે મેટ્રિક્સનું ઇન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મ લઈને મેળવી શકો છો હવે t≥0 માટે સ્ટેટ ટ્રાન્ઝિશન સમીકરણ છે xtφtx00tt τBudτt≥0 હવે તમે t≥0 માટે સ્ટેટ ટ્રાન્ઝિશન સમીકરણનું મૂલ્ય મેળવ્યું છે t B અને u ની કિંમત પણ પ્રશ્નમાં આપવામાં આવી છે

તેથી આ સ્ટેટ ટ્રાન્ઝિશન સમીકરણ છે જે તમને 0 કરતા વધારે કોઈપણ સમય પર મળશે હવે ચાલો સ્ટેટ સમીકરણો અને હાઇ ઓર્ડર ડીફરન્સીયલ સમીકરણો વચ્ચેનો સંબંધ જોઈએ તેથી ચાલો આપણે એક ડીફરન્સીયલ સમીકરણ ધ્યાનમાં લઈએ જેથી તે થર્ડ ઓર્ડર સમીકરણ છે તમારી પાસે d3ydt35d2ydt2dydt2ytu છે તેથી આ હાયર ઓર્ડર ડીફરન્સીયલ સમીકરણ આપવામાં આવ્યું છે જે આપણે શોધવાની જરૂર છે આપણે તેને સ્ટેટ સમીકરણોમાં રૂપાંતરિત કરવાની જરૂર છે તેથી પ્રથમ આપણે શું કરવું જોઈએ આપણે પહેલા બાકીના ટર્મસમાં હાઇએસ્ટ ઓર્ડર ડેરિવેટિવ ટર્મ સેટ કરીને સમીકરણને ફરીથી ગોઠવવું પડશે તેથી જો તમે આને ડાબી બાજુ લેશો તો આ બનશે d3ydt3 5d2ytdt2 dytdt 2ytu હવે ચાલો સ્ટેટ વેરિયબલ વ્યાખ્યાયિત કરીએ તેથી x1ty x2tdydt x3td2ydt2 પછી સ્ટેટ સમીકરણો વેક્ટર મેટ્રિક્સ સમીકરણ તરીકે રજૂ થાય છે dxdtAxtBu હવે A નું મૂલ્ય શું છે જો તમે આ ત્રણ સમીકરણો જોવો જે તમે મેળવ્યા છે તો તમે સરળતાથી A અને B ની કિંમત મેળવી શકો છો આઉટપુટ સમીકરણ છે તેથી આ સાથે આપણે આપણી આજની ચર્ચાને બંધ કરીએ છીએ જેમાં આપણે સ્ટેટ ટ્રાન્ઝિશન મેટ્રિક્સ તેમજ સ્ટેટ ટ્રાન્ઝિશન સમીકરણ વિશે ચર્ચા કરી હતી